આપણે અગાઉ બે પોર્ટ નેટવર્ક સ્પષ્ટ કરવા જેવું છે Z પેરામિટરના કિસ્સામાં ચાલો કહીએ કે આપણી પાસે 2 પોર્ટ સ્વરૂપમાં પણ રજૂ થાય છે તે બરાબર એ જ વસ્તુ છે તેથી લિનિયર ઇક્વેશન વેરિયેબલ છે હવે જો તમે આને y પેરામિટર સાથે સરખાવો છો તો આપણી પાસે શું હતું y પેરામિટર ના કિસ્સામાં આપણી પાસે I1 I2 y11 y12 y21 y22 V1 અને V2 હતા હવે સ્પષ્ટપણે આ અને તે જોઈને તમે સમજો છો કે y મેટ્રિક્સ એ Z મેટ્રિક્સનો ઈન્વર્સ છે તે અનંત છે તેથી તે તેના જેવું જ છે આપણે આના ઉદાહરણો પછી જોશું હવે ચાલો કહીએ કે તમને નેટવર્ક આપવામાં આવે છે અને તમને Z પેરામિટર શોધવા માટે કહેવામાં આવે છે તમારે ચાર માપનની જરૂર છે કારણ કે તમારી પાસે 4 પેરામિટર છે અને I1 અને I2 ના 4 પોસિબલ કોમ્બિનેશન લઈને તમને 4 ઇક્વેશન મળશે તમે I1 અને I2 ના 4 પોસિબલ કોમ્બિનેશન લો V1 અને V2 દરેક કેસ માટે માપવા તમને 4 ઇક્વેશન મળશે અને તે છે તેમાંથી તમે 4 પેરામિટર માટે ઉકેલી શકો છો હવે અનુકૂળ કોમ્બિનેશન લેવા માટે સૌ પ્રથમ તમે I2 સમાન 0 સેટ કરો એટલે કે તમે પોર્ટ નંબર 2 સર્કિટ ઓપન કરો તેથી તે શરતોમાં શું થાય છે આપણે V1 એ Z11 I1 અને V2 એ Z21 I1 મળશે બીજા શબ્દોમાં કહીએ તો તમે બીજા પોર્ટને ઓપન છોડી દો અને તમે કરંટ I1 ને પ્રથમ પોર્ટ પર લાગુ કરો અને તમે V1 અને V2 બંનેને માપો તેથી તેમાંથી આપણે સરળતાથી જોઈ શકીએ છીએ કે Z11 એ V1 બાય I1 સાથે I2 ને 0 પર સેટ કરો અને તે જ રીતે Z21 એ V2 બાય I1 સાથે I2 ને 0 પર સેટ કરો હવે કારણ કે તમે આ માપ બીજા પોર્ટ ઓપન સર્કિટ સાથે કરો છો Z પેરામિટરને ઓપન સર્કિટ પેરામીટર તરીકે પણ ઓળખવામાં આવે છે તેથી તમે I2 ને 0 ની બરાબર સેટ કરો છો તેથી ઇન્ડિપેન્ડન્ટ સોર્સ માંથી માત્ર એક જ કાર્યમાં આવે છે તે એટલું જ છે જેમ મેં કહ્યું કે જો તમે I1 અને I2 ના જુદા જુદા કોમ્બિનેશન લો છો પરંતુ આ સૌથી અનુકૂળ છે તેથી તમારી પાસે Z11 અને Z21 છે Z11 જે તમે કહી શકો છો કે પોર્ટ 2 સાથે પોર્ટ 2 ઓપન સર્કિટ સિવાય બીજું કંઈ નથી અને Z21 એ ટ્રાન્સ રેઝિસ્ટન્સ છે પરંતુ વોલ્ટેજ અને કરંટ એક જ સ્થળે માપવામાં આવતા નથી કરંટ પોર્ટ 1 પર લાગુ થાય છે અને પોર્ટ 2 પર વોલ્ટેજ માપવામાં આવે છે તેથી અને સિદ્ધાંતો y પેરામિટર સાથે બરાબર સમાન છે તેથી હું આ બાકીના પેરામિટર દ્વારા ઝડપથી જઈશ y પેરામીટર્સના કિસ્સામાં આપણે વન પોર્ટને શોર્ટ સર્કિટ કરીએ છીએ અને બે પેરામીટર માપીએ છીએ પછી વન પોર્ટને શોર્ટ સર્કિટ કર્યું અને અન્ય બે પેરામીટરને માપ્યા અહીં શોર્ટ સર્કિટિંગને બદલે આપણે ઓપન સર્કિટ કરી રહ્યા છીએ કારણ કે અહીં ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ કરંટ છે આપણે 0 ને કરંટ સેટ કરીએ છીએ એટલે કે પોર્ટ ઓપન સર્કિટ બને છે પોર્ટ ઓપન સર્કિટ થાય છે તેથી Z12 અને Z22 માપવા માટે અન્ય બે ને માપવાનું એકદમ સરળ છે ઓપન સર્કિટ પોર્ટ નંબર 1 એટલે કે તમે પોર્ટ 1 સાથે કંઈપણ જોડતા નથી તમે I2 ને પોર્ટ 2 સાથે જોડો છો અને V2 અને V1 બંનેને માપો છો તેથી પ્રથમ ઇક્વેશન ઘટીને V1 બરાબર Z12 I2 થાય છે કારણ કે Z11 I1 એ 0 છે કારણ કે I1 એ 0 છે અને V2 એ Z22 I2 છે તેથી આમાંથી આપણને Z12 એ V1 બાય I2 સાથે I1 ને 0 પર સેટ કરો તે પોર્ટ 1 ઓપન સર્કિટ છે અને Z22 એ V2 દ્વારા I2 સાથે I1 સેટ 0 પર છે તે Z22 છે જે પોર્ટ 2 માં પોર્ટ 1 ઓપન સર્કિટ સાથે રેઝિસ્ટન્સ છે અને Z12 એ પોર્ટ 2 થી પોર્ટ 1 સુધી ટ્રાન્સ રેઝિસ્ટન્સ છે જેમાં પોર્ટ 1 ઓપન સર્કિટ છે તેથી આ y પેરામિટર જેવી ખૂબ સરળ વ્યાખ્યાઓ છે તે ખૂબ સ્પષ્ટ હોવી જોઈએ